તો તમે માત્ર કેપેસિટન્સ કેટલું VAR સપ્લાય કરે છે તે શોધ્યુ જ નહીંપરંતુ આપણે ક્રોસ વેરીફાય પણ કર્યુંજેમાં ડેસિમલ પોઈન્ટમાં જ ફરક આવે છે જો આગળનાં બધીજ ગણતરી જો ચાર ડેસિમલમાં લીધી હોતતો કોઈ ફરક ન આવતું મેં આ દાખલામાં માત્ર એક જ ડિજીટ લીધેલ છેતેથી આ ફરક આવે છે જો તમે આક્રૃત્તિમાં જુઓતો XC VRIC છે આપણે આ સમીકરણ વાપરતાં IC ની કિંમત j148 13 છે તો આ પરથી તમને ખબર પડે કે તમારો જવાબ સાચો છે તો તમારે કેપેસિટર પાવર સિસ્ટમમાં કેટલું VAR સપ્લાય કરે છે તે પણ જોવું પડે તો આશા છે કે તમને ખબર પડી હશે હવેટ્રાન્સમિશન લાઇનનાં કિસ્સામાં કાર્યક્ષમતા જોઇએ અહીં આઉટપુટ 4500 kW છે તે આપણે kW રાખીએ છીએ તો કાર્યક્ષમતાનાં સમીકરણમાં 4500 ભાગ્યા 4500 551 39100 3 કરતાં 97 43 કાર્યક્ષમતા મળે અને જ્યારે તમે કેપેસિટર જોડોતો 4500 ભાગ્યા 4500 477 5620 39100 3 કરતાં 98 06 કાર્યક્ષમતા મળે તેનો અર્થ એ કે કેપેસિટર જોડતાં ટ્રાન્સમિશન લાઇનની કાર્યક્ષમતા અમુક હદ સુધી સુધરે છે તો આ સિંગલ ફેઝ ટ્રાન્સમિશન લાઇન માટેનો દાખલો આપણે જોયું હવેદાખલા નં 2 થ્રી ફેઝ માટે લઇએ તો આપણે 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન લઇએ તો મે નક્કી કર્યું હતું તે પ્રમાણે પહેલા થોડી થીયરી ભણાવ્યા પછી 5 7 દાખલા ગણીએ અને ત્યાર બાદ ફરી થીયરી ભણીએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો બીજો દાખલો લઇએ 60 km લાંબી 3 ફેઝ220 kV ટ્રાન્સમિશન લાઇન માટે અવરોધ 0 15 Ω પર કિમી ઇન્ડકટન્સ 1 4 મિલીહેન્રી પર કિમી છે તો શોર્ટ લાઇન મોડેલ વાપરીને જો લાઇન 220 kV પર 300 MVA નાં ૩ ફેઝ લોડને 0 8 લેગિંગ પાવર ફેક્ટર અને બીજા લોડને 220 kV પર 300 MVA નાં લોડને 0 8 લિડીંગ પાવર ફેક્ટર પર સપ્લાય કરતી હોય તો સેન્ડીંગ એન્ડ પરનું વોલ્ટેજ અને પાવરવોલ્ટેજ રેગ્યુલેશન અને કાર્યક્ષમતા શોધો તો તમારેસેન્ડીંગ એન્ડ પરનું વોલ્ટેજ અને પાવરવોલ્ટેજ રેગ્યુલેશન અને કાર્યક્ષમતા શોધવાની છે તો 60 કિમી હોવાથી આ શોર્ટ લાઇન છે તેથી ચાર્જિંગ એડમીટન્સ અવગણીએ તો R 0 1560 9 0 Ω થશે આવ્રૃત્તિ આપેલ નથીતેથી 50 Hz લઇએ અને X 2𝜋 50 1 410 360 26 39 Ω થશે હવે ભાગ લઇએ એ પહેલાઆ થ્રી ફેઝ સિસ્ટમને પર ફેઝ બેઝમાં બદલવી પડે તો VR2203∠0 થાય એટલે કે 127∠0 kV થાય જેને આપણે રેફરન્સ લઇશું ૩ ફેઝ અપેરન્ટ પાવર એ 220 kV લાઇન ટુ લાઇન વોલ્ટેજ માટે ૦ 8 લેગિંગ પાવર ફેક્ટર પર ૩૦૦ MVA છે તો cos𝜑0 8 તેથી 𝜑 36 87 ֯ થાય હવે S P j Q 300 છે તો એંગલ 36 87 ֯ હોવાથી 240 j 180 થાય એક વસ્તું અહીં સાંભળોજ્યારે તમે કરંટની વાત કરો છો ત્યારે અહીં બાદબાકી છે અને જ્યારે પાવરની વાત કરો છો ત્યારે અહીં P j Q છે અહીં આ પાવર લેગિંગ દર્શાવેલ છે મેં તમને આગળ કદાચ કહ્યું છેકે P j Q માં જો 𝑄 0 હોય તો લોડ પાવર વાપરે છેતો લોડ લેગિંગ પાવર ફેક્ટર છે અને 𝑄0 તો લોડ યુનિટી પાવર ફેક્ટર લોડ છે જો 𝑄0 તો આ નેગેટિવ છે અને લિડીંગ પાવર ફેક્ટરનો લોડ છે તો આ ધારણા પ્રમાણેજનરેટર માટે ઉલટું છેકારણ કે એ પાવર જનરેટ કરે છે તોજ્યારે 𝑄 0 હોયત્યારે 𝑄 ધન છેતેનો અર્થ લેગિંગ લોડ છે તેથી અહીં 240 j 180 છે તો અહીં ઋણ મુકવું નહીં જો તમે ભૂલથી અહીં ઋણ મૂકોતો આ લિડીંગ લોડ થશે તો જ્યારે લોડ પાવર વાપરે ત્યારે PjQ લખાય તો આ કિસ્સામાં 0 8 લેગિંગ પાવર ફેક્ટર લોડ છે તેથી 300∠36 87 બરાબર 240 j180 થાય અને કૌંસ માં આપણે MVA લખીએ છીએજે તમને ખ્યાલ આવ્યું હશે તો અહીં ઋણ મુક્શો નહિંનહિંતર એ ભૂલ થશેકારણ કે લેગિંગ લોડ એટલે કે Q પર ધન નિશાની હવેપર ફેઝ કરંટ IRS3 VR થાય અહીં ૩ ફેઝ હોવાથી ૩વડે ભાગેલ છે તો અહીં S કોન્જ્યુગેટ ભાગ્યા 3VR થાય છે મને આશા છે કે તમને કોન્જ્યુગેટ વિષે ખ્યાલ હશે આ લોડ ફ્લો સ્ટડીઝ વખતે આવે છે આ બધી ટ્રાન્સમિશન લાઇનની કેરેક્ટરીસ્ટીક પુરી થયા બાદ આપણે લોડ ફ્લો તરફ આવીશુંપરંતુ કોન્જ્યુગેટ નો પ્રશ્ન સ્પષ્ટ થવો જોઇએ દાખલા તરીકેતમને સમજવા માટે એક ધારો કે V 50∠15° અને I 5∠ 30° આપેલ છે તમારે P અને Q શોધવાનાં છે ધારો કે આ રેફરન્સ છેઅને ત્યાંથી 15° એ 50 V વોલ્ટેજ છે અને 30° એ 5 A કરંટ છે આ રેફરન્સ છે અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો 15°30° 45° છે એટલે કે કોન્જ્યુગેટ ટર્મ જાતે આવે છે તેથી આપણે અમુક વખતે P - j Q VI લખીએ છીએ અને અમુક વખતે P j Q V Iપરંતુ સામાન્ય રીતે પાવર સિસ્ટમ સ્ટડીઝ માટે આપણે સરળ વિશ્લેષણ માટે VI ને અનુસરીએ છીએ તો P - jQ VIઆ કોન્જ્યુગેટ હકીકતમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો એટલે કે પાવર ફેક્ટરની વિગત ધરાવે છે તો આ એટલે 45° છે અને આ P - jQ એટલે કે કોન્જ્યુગેટ છે V 50∠15° છેતો તેનું કોન્જ્યુગેટ બરાબર 50∠ 15° 5∠ 30° જે 250∠ 45° થાય તો P 250 cos45° અને Q250 sin 45° થાય કારણ કે આ 250 cos45° j 250 sin 45° છે તો P 2502 Watt અને Q2502 VAR થાય તેથીકોન્જ્યુગેટ આવે ત્યારે P j Q VI થાયએટલે આપણે P પછી બાદબાકી ની નિશાની લખીએ છીએ અને P j Q VI એ S છે તો S V I હોય તો ISV અને IRS3V લખીએ છીએ આ ૩ એ થ્રી ફેઝ માટે આવે છે જો આ પર ફેઝ હોયતો ૩ ત્યાં ન આવે પરંતુ આ ૩ ફેઝ છેતેથી S3V લખીએ છીએ હવેમને આશા છે કે તમને દરેક વસ્તું સ્પષ્ટ થઇ ગઈ હશે તો આ રેફરન્સ લાઇન છેતમે તેવી લાઇન લઈને પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂંણો મળે તો આ કોન્જ્યુગેટ હકીકતમાં પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂંણો દર્શાવે છે તો એટલે અહીં S કોન્જ્યુગેટ 300∠ 36 87° અને ૩ VR થાય VR 127∠0° છે આ હકીકતમાં 787 87° એમ્પિયર થાય આ રિસીવીંગ એન્ડ કરંટ છે તો સમીકરણ 6 છે આ સમીકરણ VS અને VR વચ્ચેનો સંબંધ બતાવે છે તો VR 127 kV મેગ્નિટ્યુડ છે અને I એ 787 4 એમ્પિયર છેજે 0 7874 kA છે કારણ કે આપણે સરખા યુનિટ રાખીએ છીએ 39 Ω છે આ તમે આગળ ગણેલ છે અહીં cos𝛿𝑅 0 8તેથી sin𝛿𝑅 0 તો VSVR જ્યાં VR એ kV અને કરંટ kA માં 0 7874 છે તો VS145 13 kV છેજે લાઇન ટુ લાઇન ૩145 13 251 37 kV છે આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ છે તેથી વોલ્ટેજ રેગ્યુલેશન VS VRVR100 થાય દરેક કિંમત પર ફેઝમાં મુક્વા √૩વડે ભાગાકાર કરવો કિંમત મુક્તાં રેગ્યુલેશન 14 26 થાય અને પાવર લોસ બરાબર I2 Rએટલે કે 787 42910 6 મેગાવોટ થાય આ વોટ ભાગ્યા 10 6 ગુણ્યા 10 6 થાય તો આ 5 58 MW થાય PR૩૦૦MVA એ પર ફેઝ રીસિવીંગ એન્ડ પાવર છે તો ૩વડે ભાગતાં પર ફેઝ ગુણ્યા cos𝜑 કરતાં 30030 8 80 MW થાય તેવી જ રીતે PS PR P LOSS એટલે કે 80 5 58 85 58 MW થાય તો કાર્યક્ષમતા8085 58 93 48 થાય હવે ભાગ 3 VR IR 300 આ ૩ ફેઝ MVA છે VR એ 220 kV છે અને IR 787 4 A છે તો સમીકરણ 6 પરથી તમે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ મેળવી શકો છો જે VSVRI R cos𝛿𝑅 X sin𝛿𝑅 છે R X COS and SIN ની કિંમતો આપણને ખબર છે 3 VR IR 300 VR 220 KV આ IR છે અને પાવર ફેક્ટર 0 8 લિડીંગ છે તો આ લિડીંગ પાવર ફેક્ટર માટે સમીકરણ 6 માં વચ્ચે ઋણ આવશે અને બધી કિંમતો મુક્તા તમને VS120 2 kV મળેજે ફેઝ ટુ ન્યુટ્રલ છે તેથી VS √3∗120 2 208 2 kV થાય તોવોલ્ટેજ રેગ્યુલેશન એ 208 2 220220 100 5 36 થાય તેનો મતલબ કે લિડીંગ પાવર ફેક્ટર માટે રેગ્યુલેશન ઋણ થાય એટલે તમને ખ્યાલ આવશે કે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ એ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે છે તો પર ફેઝ પાવર લોસ 787 42910 6 5 58 MW થાય પર ફેઝ રીસિવીંગ એન્ડ પાવર PR એ 80 MW છે તેથીપર ફેઝ સેન્ડીંગ એન્ડ પાવર PS PR PLoss પરથી ગણાય તો PS 80 5 58 85 58 થાય અને કાર્યક્ષમતા 8085 58 93 47 થાય તો આ કાર્યક્ષમતા છે તો દરેક વખતે પાવર ફેક્ટર લિડીંગ પાવર ફેક્ટર માટે ઋણ ન હોયપણ અહિં છે તોહવે બીજો દાખલો 3 ફેઝ 50 Hz 150 km લાંબી ટ્રાન્સમિશન લાઇન 0 8 લેગિંગ પાવર ફેક્ટરે બેલેન્સ્ડ લોડને 20 MW પાવર 66 kV પર આપે છે લાઇનનું પર કિમી અવરોધ 0 075 Ω છે 5 સેમી આઉટસાઇડ ડાયામીટર અને ૨ મીટર ઇક્વીલેટરલ સ્પેસિંગ છે નોમિનલ 𝜋 મેથડ વાપરો આનો મતલબ કેતમારે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ શોધવાનાં ફોર્મ્યુલા ની જરૂર પડશે તોR ની કિંમત 11 25Ω થાય આપેલ ડેટાનાં કારણેકંડક્ટર ડાયામીટર 1 5 સેમી તો રેડીયસ 0 75 સેમી તો r 0 0075 m અંતર 2 m છે તો આ ફોર્મ્યુલા ઇન્ડક્ટન્સનાં ચેપ્ટરમાં મેળવેલ છે તો L 210 71501000ln 20 075 52 62Ω થાય તે જ રીતે આ 150 km લાંબી લાઇન છે તો તમારે ચાર્જિંગ એડમિટન્સને ગણવું પડે તો કેપેસિટન્સ પર ફેઝ બરાબર 2πε0ln20 075 થાય એટલે કે 2π8 85410 12ln20 075 થાયજેની કિંમત 1 49 µF થાય અને ચાર્જિંગ એડમીટન્સ jC થાય તો Yj2𝜋501 449 એટલે કે j 468 10 6 mho થાય તેથી Y2j 23410 6 થશે હવે Z R j X માં કિંમતો મુક્તાં 53 80977 90Ω મળે હવેP √3VRIRcos𝜑 201000 થાય અહીં VR એ લાઇન ટુ લાઇન વોલ્ટેજ છેજે મેં લીલા કલરમાં બતાવેલ છે તો IR 20000√3660 8 218 7 એમ્પિયર થાય તો સમીકરણ 15 પરથી રીસિવીંગ એન્ડ વોલ્ટેજ 66√3 38 104 kV થાય સમીકરણ 15 આ પ્રમાણે છે તો અહીં Z અને Y બંને ગણાઇ ગયા તેનાં પરથી ZY2 અને 1ZY2 ગણી શકાય ZY2 ગણતાં 0 0123 j0 00264 થાય તેથી VS બરાબર 1 ZY2 થાય જે 1 0 0123 j0 00264 થાયજેને VR વડે ગુણીને ZIR ઉમેરતાં VS મળે VR 38 1040° kV છે તો ની VS 47 54° kV મળે તેથી VS લાઇન ટુ લાઇન વોલ્ટેજ √3∗ 47 54° મળે જે 81 54° થાય તો સમીકરણ 9 નો ઊપયોગ કરતાં જ્યાં ચાર્જિંગ કેપેસિટન્સ આપણે અવગણેલ છે અને શોર્ટ લાઇન હોવાથી A 1 છે પણ જે અહિંયા નથી તો|VS| A |VR||VR| માં કિંમત મુક્વી પડે જ્યાં A1ZY2 થાય અહિં A પણ માનાંકમાં છે તો તમે ગણો તો 25 26 વોલ્ટેજ રેગ્યુલેશન મળે હવેપર ફેઝ પાવર લોસ I2R નું મેગ્નીટ્યુડ થાય તો બધી કિંમતો મૂકો અને તેને મેગાવોટમાં લાવો તો તેથી અહીં 10 6 છે તો 0 538 મેગાવોટ છે તો પર ફેઝ પાવર 203 મેગાવોટ થાય અને પર ફેઝ સેન્ડીંગ એન્ડ પાવરએ બરાબર રીસિવીંગ એન્ડ પાવર વત્તા લોસ એટલે કે 203 0 538 મેગાવોટ થાય તો PS 7 20 છે જેથી કાર્યક્ષમતા બરાબર PRPS 2037 204 92 54 થાય હવેબીજો દાખલો લઇએ એક ૩ ફેઝ50 Hz 160 km લાંબી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જે 0 8 પાવર ફેક્ટર પર 1000 MVA લોડને 132 kV પર પાવર ડિલીવર કરે છે તો સેન્ડીંગ એન્ડનો વોલ્ટેજકરંટ અને પાવર ફેક્ટર શોધો પર કિમી અવરોધ 0 16Ω અને પર કિમી કેપેસિટન્સ 0 0082µF છે નોમિનલ 𝜋 મેથડ વાપરો તોઆ કિસ્સામાં R25 6Ω થશે તમે X ગણો તો 60 3Ω થશે હવે Yj2 𝜋500 008210 6160 થાયજ્યાં આવ્રૃત્તિ 50Hz છે અને અંતર 160 km છે તો Y j4 1210 4 mho મળે અને ઇમ્પીડન્સ Z R j X બરાબર 65 51∠67° થાય હવેરીસિવીંગ એન્ડ ફેઝ વોલ્ટેજ VR 1323 ∠0° એટલે કે 76 રીસિવીંગ એન્ડ કરંટ IR એ MVA ને kV વડે ભાગતા મળે એટલે કે 1001063132103 બરાબર 437 38 એમ્પિયર મળે તો લોડનો પાવર ફેક્ટર 0 8 લેગિંગ હોવાથી 𝛿𝑅 36 IR એ 437 87° એમ્પિયર મળે તો હવે તમે A B C D પેરામિટર ગણો A 1ZY2 માં Z અને Y ની કિંમતો મૂકતાં તમને મળે હવેસમીકરણ 15 હવેઆમાં બધી કિંમત મૂકો અને આ કરંટ તથા આ વોલ્ટેજ જેને 1000 વડે ભાગવા પડેકારણ કે તે 76 21∠0°kV છે અને કરંટ એમ્પિયરમાં છે તો VS101 18° મળે તો સેન્ડીંગ એન્ડ લાઇન ટુ લાઇન વોલ્ટેજ √3 VS 175 18° મળે અને સમીકરણ 17 પરથીતમે ગણો આ બધી વસ્તુ તમારે જાતે ગણવાની હોવાથી અહીં મેં સીધી મુકેલ છે તો આ તમે ગણોતો તેની કિંમત 4 094 10 4 થાય અને 1ZY2 તમને આ રીતે મળે માત્ર અહીં IS ને 1000 વડે ભાગવાનાં થશે કારણકે વોલ્ટેજ કિલોવોલ્ટમાં છે તો તમને 414∠ 33 06° મળે તો આ તમારી રેફરન્સ લાઇન છે અને તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો 8 18 33 06 41 24° મળે અને સેન્ડીંગ એન્ડ પાવર ફેક્ટર cos 41 752 મળે